નમસ્તે TALE વિભાગ ૨ ના 12 માં ઘટક અમલીકરણ તબક્કમાં આપનું સ્વાગત છે અગાઉના એકમમાં આપણે કૌશલ માટે સૂચના સામગ્રી બનાવવાની પ્રક્રિયા જોઈ તે અભ્યાસક્રમ ડિઝાઇન ના વિકાસ તબક્કા સાથે સંબંધિત હતો અભ્યાસક્રમની ડિઝાઇન ચોક્કસ સૂચનાત્મક તંત્ર ડિઝાઇન માળખામાં થવી જોઈએ ત્યાં ઘણા માળખા છે પરંતુ આપણે ADDIE માળખાને અનુસરી રહ્યા છીએ ADDIE એટલે વિશ્લેષણ ડિઝાઇન વિકાસ અમલીકરણ અને મૂલ્યાંકન છે ADDIE મોડેલ ના 5 તબક્કાઓ અત્યાર સુધી આપણે વિશ્લેષણનો તબક્કો જોયો છે જેમાં આપણે અભ્યાસક્રમના પરિણામો બનાવ્યા છે અને તેમને કૌશલમાં વિસ્તૃત કર્યા છે ડિઝાઇન તબક્કામાં આપણે મૂલ્યાંકન સંબંધિત બાબતો જોઈ અને કૌશલ તેમજ અભ્યાસક્રમના પરિણામો સાથે સંગત મૂલ્યાંકન યોજના કેવી રીતે કરવી તે અંગે ધ્યાન આપ્યું વિકાસના તબક્કામાં આપણે કૌશલ માટે સૂચનાત્મક સામગ્રી કેવી રીતે બનાવવી તે જોયું અને આપણે સામગ્રીમાં સ્ક્રિપ્ટ અને સંવાદ તબક્કો પ્રસ્તાવિત કર્યો જો આપણે આ અનુસરીએ તો સૂચનાત્મક સામગ્રી વિકસાવી શકાય છે જ્યારે શીખવાની સામગ્રી આ પસંદગીમાંથી માત્ર એક છે પ્રસંગોપાત શિક્ષક કેટલીક એવી સામગ્રી તૈયાર કરે છે જે પાઠ્યપુસ્તકમાં સરળતાથી ઉપલબ્ધ નથી અમલીકરણનો તબક્કો ઇચ્છીત પરિણામ એ અમલીકરણ તબક્કાની પેટા પ્રક્રિયાઓની ઓળખ છે દરેક તબક્કામાં કેટલીક પેટા પ્રક્રિયાઓ હશે અને જો કે પેટા પ્રક્રિયાઓ અને તેમનો ક્રમ કંઈ વિશિષ્ટ નથી પરંતુ આપણે પેટા પ્રક્રિયાઓનો અમુક સમૂહને નિશ્ચિત કરીને તેને ક્રમ આપવો જોઈએ પેટા પ્રક્રિયાઓનો એક સમૂહ અહીં પ્રસ્તુત છે જે અમને ફાયદાકારક અને ઉપયોગી લાગ્યો અમલીકરણનો તબક્કો વિકાસના તબક્કા બાદ આવે છે પરંતુ જ્યારે પણ આપ તે દરેકને લાગુ કરો છો તે અભ્યાસક્રમના લાભનું ઉદાહરણ છે જ્યારે મેં પ્રથમ સત્રમાં કોર્સ પ્રસ્તાવિત કર્યો ત્યારે તે અભ્યાસક્રમ પ્રસ્તુત કરવાનું એક ઉદાહરણ છે પરંતુ જ્યારે પણ હું આ અભ્યાસક્રમ રજુ કરું છું ત્યારે પરિબળો થોડા ભિન્ન હોય છે સૌપ્રથમ તો મારા અભ્યાસક્રમમાં આવનારા વિદ્યાર્થીઓ અગાઉના વિદ્યાર્થીઓની તુલનામાં હવે અલગ છે અને જે સંસ્થામાં હું આ અભ્યાસક્રમ પ્રસ્તાવિત કરી રહ્યો છું તેના સંચાલનમાં ફેરફાર હોય શકે છે અથવા કેટલીક નવી સામગ્રી આવી હોઈ શકે અને હું પણ અભ્યાસક્રમની સામગ્રીમાં થોડો ફેરફાર કરવા માંગું છું તેથી નિશ્ચિતપણે સંદર્ભો અને રજુઆત કરવાના સમયના આધારે અભ્યાસક્રમના દરેક દ્રષ્ટાંત થોડા અલગ હોવાની શક્યતા છે જ્યારે આપ અમલીકરણના તબક્કાનું આયોજન કરી રહ્યા હોવ ત્યારે તે અભ્યાસક્રમની રજુઆતના દ્રષ્ટાંતની વિશિષ્ટતાઓ રજૂ કરવી જોઈએ તેનો અર્થ એ છે કે જો હું 1 લી ઓગસ્ટથી શરૂ થનાર સત્રમાં અભ્યાસક્રમ રજૂ કરવાનું વિચારી રહ્યો હોઉં તો મારે મારા માટે તે અભ્યાસક્રમની રજુઆતની તમામ વિશિષ્ટતાઓ લખવી જોઈએ જે રીતે હું ઓગસ્ટના સત્રથી કરવા માંગુ છું ત્યાં કેટલીક વિશિષ્ટતા છે અમલીકરણના તબક્કાની સામગ્રી એક રજૂઆતથી બીજી રજુઆતમાં સહેજ અલગ હશે જ્યાં સુધી અભ્યાસક્રમમાં ફેરફાર કરવામાં ન આવે અને સંપૂર્ણપણે અલગ સામગ્રી લાવવામાં ના આવે ત્યાં સુધી નોંધપાત્ર ફેરફાર નહીં હોય આ સ્થિતમાં આપે ફરી વિશ્લેષણના તબક્કાથી શરૂ કરવું જોઈએ અને અન્ય તમામ તબક્કાઓ પણ જોવા જોઈએ

જ્યારે આપ અમલીકરણના તબક્કાનું આયોજન કરી રહ્યા હોવ ત્યારે તે અભ્યાસક્રમની રજુઆતના દ્રષ્ટાંતની વિશિષ્ટતાઓ રજૂ કરવી જોઈએ તેનો અર્થ એ છે કે જો હું 1 લી ઓગસ્ટથી શરૂ થનાર સત્રમાં અભ્યાસક્રમ રજૂ કરવાનું વિચારી રહ્યો હોઉં તો મારે મારા માટે તે અભ્યાસક્રમની રજુઆતની તમામ વિશિષ્ટતાઓ લખવી જોઈએ જે રીતે હું ઓગસ્ટના સત્રથી કરવા માંગુ છું ત્યાં કેટલીક વિશિષ્ટતા છે અમલીકરણના તબક્કાની સામગ્રી એક રજૂઆતથી બીજી રજુઆતમાં સહેજ અલગ હશે જ્યાં સુધી અભ્યાસક્રમમાં ફેરફાર કરવામાં ન આવે અને સંપૂર્ણપણે અલગ સામગ્રી લાવવામાં ના આવે ત્યાં સુધી નોંધપાત્ર ફેરફાર નહીં હોય આ સ્થિતમાં આપે ફરી વિશ્લેષણના તબક્કાથી શરૂ કરવું જોઈએ અને અન્ય તમામ તબક્કાઓ પણ જોવા જોઈએ અમલીકરણ તબક્કામાં વિવિધ તત્વો અને પ્રક્રિયાઓ છે અભ્યાસક્રમ લખવો હમણાં વિસ્તારમાં વાત કરીશું અભ્યાસક્રમના સંચાલન માટે સંસાધનોનું આયોજન અને તે માટેનું આયોજન જ્યારે દર વર્ષે વિદ્યાર્થીઓ બદલાય છે ત્યારે મારે નિરીક્ષણ કરવાની આવશ્યકતા છે કે મારી પાસે કયા પ્રકારના વિદ્યાર્થીઓ છે હું તેમને બીબાઢાળ પરંપરાગત ઢાંચા માં મૂકી શકું નહિ હું તે બધાને એક સમાન ગણી શકું નહિ દરેક સમૂહ થોડો અલગ છે અને આપણે વિદ્યાર્થીઓની ક્ષમતાઓ અને તેમની પ્રેરણા વિશે પ્રશિક્ષકની દ્રષ્ટિ જાણવાનો પ્રયાસ કરીએ છીએ દરેક શિક્ષકે વ્યાખ્યાન સમયપત્રકવ્યાખ્યાન યોજના તૈયાર કરવી પડશે અવલોકનો અને સૂચનાઓ વર્ગખંડનું સંચાલન કર્યા પછી હું મારા નિરીક્ષણો નોંધું છું તે કેવી રીતે બન્યું કઈ મુશ્કેલીઓ હતી અથવા કઈ સિદ્ધિ હતી 2 અથવા 3 વાક્યોમાં કેટલીકવાર આપણે વિવિધ કારણોસર વધારાના વર્ગ લઈએ છીએ તે પણ નોંધવું જોઈએ વિશેષ રૂપે તે સત્ર માટે મૂલ્યાંકન માટેના સાધન બનાવવા તે પ્રશ્નોત્તરી હોય શકે કે વર્ગમાં પરીક્ષા હોય કે પછી સત્રના અંતે પરીક્ષા હોય જો તે સ્વાયત્ત સંસ્થા હોય તો અન્યથા જો તે સંલગ્ન કોલેજ હોય તો પરીક્ષા નિયંત્રક સત્રના અંતે મૂલ્યાંકન સાધનની ડિઝાઇનની વ્યવસ્થા કરશે દરેક મૂલ્યાંકન પછી વિદ્યાર્થીઓની પ્રતિક્રિયા મૂલ્યાંકન સાધનો અને વિદ્યાર્થી પ્રદર્શન પર અવલોકનો સત્ર દરમિયાન વિદ્યાર્થીની પ્રતિક્રિયા વિદ્યાર્થીઓનું ધ્યાન રાખવું આપણે વિદ્યાર્થીઓના પ્રદર્શનનું ધ્યાન રાખવા માંગીએ છીએ જેથી સત્રના અંત સુધી રાહ જોવાને બદલે થોડી અગાઉથી કાર્યવાહી કરી શકાય અમલીકરણ તબક્કાનું પ્રથમ તત્વ અભ્યાસક્રમ છે ભારતમાં અને અન્ય જગ્યાએ "અભ્યાસક્રમ" શબ્દને સમજવાની રીતો કંઈક અલગ છે અભ્યાસક્રમ શબ્દ સામાન્ય રીતે અમુક પ્રકારે ગોઠવાયેલા વિષયોની યાદી તરીકે સમજવામાં આવે છે ક્યારેક એકમો તરીકે અથવા ક્યારેક વિષયના આધારે આપ તેને કેટલાક ફકરામાં વહેંચો છો અને વિષયોની યાદી બનાવો છો આપ અભ્યાસક્રમ સાથે સંબદ્ધ ક્રેડિટ ની સંખ્યા સૂચવો છો અને પાઠ્યપુસ્તકો અને સંદર્ભોની યાદી બનાવો છો

કોઈપણ વિશ્વવિદ્યાલયમાં કોઈપણ અભ્યાસક્રમ પુસ્તકમાં આ સામગ્રી જ હશે શિક્ષકો એવું માની લેશે કે વિદ્યાર્થીઓ પહેલાથી જ અભ્યાસક્રમ જાણે છે કેટલાક કિસ્સાઓમાં શિક્ષકો વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના વર્ણન વિશે કંઈક આપશે છપાયેલ કાગળના એક પાનાં અથવા તેને વેબસાઇટ પર ઉપલબ્ધ કરશે બધી સારી સંસ્થાઓમાં વિશેષ કરીને સ્વાયત્ત સંસ્થાઓમાં એક પ્રથા છે જ્યાં શિક્ષક અભ્યાસક્રમના ઉદ્દેશો અને તે શું અપેક્ષા રાખે છે તે વિશે કંઈક લખશે પરંતુ જો આપ આમાંના કોઈપણ કાગળોનું સર્વેક્ષણ કરો તો કોઈ પણ કોઈ ચોક્કસ બંધારણને અનુસરતું નથી જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે દરેક વિશ્વવિદ્યાલય અભ્યાસક્રમ રજૂ કરવા માટે એક બંધારણ નિશ્ચિત કરશે બીજા કરતા થોડું અલગ બંધારણ તમામ શિક્ષક સભ્યોએ તમામ કાર્યક્રમોમાંથી વિશ્વવિદ્યાલય અથવા સંસ્થા દ્વારા આપેલ બંધારણમાં અભ્યાસક્રમ પ્રસ્તુત કરવાનો રહેશે હવે આપણે આ અર્થમાં અભ્યાસક્રમને વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરીશું આની પર જોયસ અને મેરિલીન દ્વારા અભ્યાસક્રમ લખવા વિશે એક પુસ્તક પણ લખાયેલું છે સારી રીતે લખાયેલ અભ્યાસક્રમ શિક્ષકો અને વિદ્યાર્થીઓને સમાન રીતે માર્ગદર્શન આપે છે ખાસ કરીને તે વિદ્યાર્થીઓએ શું કરવાની જરૂર છે તેઓની પાસે શું અપેક્ષા રાખવામાં આવે છે અને એવું ઘણું બધું સ્પષ્ટ થાય છે અને શિક્ષકોને પણ માર્ગદર્શન મળે છે કેટલાક શિક્ષકો એવું વલણ ધરાવે છે કે તેમના મનપસંદ વિષયો પર વધુ સમય વ્યતીત કરે છે અને અન્ય વસ્તુઓ પર ઓછો સમય વિતાવે છે કેટલીકવાર કેટલાક વિષયો છોડી પણ દે છે અભ્યાસક્રમથી શિક્ષકને માર્ગદર્શન મળવું જોઈએ શિક્ષક પોતે જ અભ્યાસક્રમ લખશે અભ્યાસક્રમ બનાવ્યા બાદ અને વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યા પછી જ સત્ર દરમિયાન તેઓ તે અનુસરે તેવી અપેક્ષા કરવામાં આવે છે અભ્યાસક્રમના વ્યાપક ઉદ્દેશ્ય અભ્યાસક્રમોના ચોક્કસ પરિણામો અભ્યાસક્રમના અંતે વિદ્યાર્થી પાસે શું અપેક્ષા રાખવામાં આવે છે સૂચનાત્મક યોજના વિદ્યાર્થીઓની અપેક્ષિત કામગીરી પ્રદર્શનનું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવશે અને અન્ય ઘણા મુદ્દાઓ વિશે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ દ્વારા જ માહિતી મળે છે પ્રથમ વખત જ્યારે આપ આ બંધારણમાં અભ્યાસક્રમ બનાવો છો ત્યારે તે ખૂબ જ ચુસ્ત અને બિનજરૂરી રીતે વિગતવાર લાગે છે પરંતુ પછી આપ દર વર્ષે કરવા લાગો ત્યારે આપ ફક્ત તેના તત્વોમાં સહેજ બદલાવ લાવી શકશો તેથી એક સત્રથી બીજા સત્રમાં અભ્યાસક્રમને વધુ સારું બનવાવો અથવા સુધારતા રહેવું એ શિક્ષક પર મોટો કષ્ટ નથી પાઠયક્રમની શરૂઆતમાં જ લેખિત અભ્યાસક્રમનું વિતરણ કરીને પ્રશિક્ષક વર્ગ માટે અપેક્ષાઓ વિશે વિદ્યાર્થીઓની ગેરસમજોને ઘટાડી શકે છે કદાચ શિક્ષક તે માટે સ્પષ્ટ હોઈ શકે છે પરંતુ તે વિદ્યાર્થી માટે એટલું સ્પષ્ટ ન હોય જો આ જણાવવામાં ન આવે વિદ્યાર્થીને ગેરસમજ થાય અને વિદ્યાર્થી બરાબર ના તપાસે તો તે સત્રના અંતે તેને ખુબ જ ભારે ચૂકવવી પડે આ ગેરસમજને દૂર કરવા માટે સારી રીતે લખાયેલ અભ્યાસક્રમ ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે અભ્યાસક્રમથી સમગ્ર સત્ર દરમિયાન શિક્ષક ધ્યાન રાખી શકે છે અને એ સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે કે અભ્યાસક્રમ કોઈ એક જગ્યાએ અટકી ન જાય આપે આગળ વધવું જોઈએ અને આપની સામે કેટલાક લક્ષ્યો છે અભ્યાસક્રમના પરિણામો પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થીઓને સહાય કરવી એ ખરેખર મુખ્ય ધ્યેય છે અભ્યાસક્રમમાં ઘણા ઘટકો છે અભ્યાસક્રમ શું છે અને તેનો ઉદ્દેશ શું છે તે જણાવતા એક કે બે વાક્યો લખવા એ હંમેશા સારું છે અભ્યાસક્રમની રૂપરેખા અને સંદર્ભ બાકીના કાર્યક્રમ સાથે અભ્યાસક્રમનો સંબંધ અભ્યાસક્રમની પ્રકૃતિ વ્યવસાય માટે તેનું મહત્વ અને પ્રશિક્ષક દ્વારા લેવાયેલ અભિગમનો સમાવેશ થાય છે આ વિશ્લેષણના તબક્કામાં બનાવવામાં આવ્યું હતું અભ્યાસક્રમનો સંદર્ભ અને રૂપરેખા વિશ્લેષણના તબક્કામાં જે રીતે લખવામાં આવ્યું હોય તે રીતે અહીં હોવું જોઈએ અભ્યાસક્રમના પરિણામો લખો આ પણ વિશ્લેષણના તબક્કામાં તૈયાર કરવામાં આવ્યા હતા અને તેને અહીં લાવો તદુપરાંત અભ્યાસક્રમના કૌશલ અભ્યાસક્રમના પરિણામોનું વિસ્તરણ જો આપ 62 અભ્યાસક્રમનાં પરિણામો લખી રહ્યા છો તો કૌશલ ની સંખ્યા ૧૫ અથવા ૫ વત્તા ઓછા હોઈ શકે છેપરંતુ ખરેખર 20 થી વધુ ક્યારેય નહીં અને ભાગ્યે જ તે 20 સુધી પહોંચશે દરેક કૌશલ સાથે આપણે એક સૂચનાત્મક એકમને જોડીએ છીએ જે આપણે અગાઉના એકમમાં સમજાવ્યું છે અભ્યાસક્રમની સામગ્રી એ વિષયોની સૂચિ છે જેનાથી બધા જ પરિચિત છે શીખવાના સાધનો પાઠ્યપુસ્તકો સંદર્ભો અને નોંધો ઉમેરી હોય તેવી ઈન્ટરનેટ લિંક્સથી શિક્ષણના સાધનો બનાવે છે જો કેટલીક એકેડેમિક મૅનેજમેન્ટ સિસ્ટમ નો ઉપયોગ કરવામાં આવે છે તો પુસ્તકો અને ઇન્ટરનેટ બંનેમાંથી કેટલીક આયોજિત કરેલ સામગ્રી પણ શિક્ષકો દ્વારા તૈયાર કરી શકાય છે અને આપી શકાય છે ડિઝાઇન તબક્કામાં નક્કી કરાયેલ મૂલ્યાંકન માળખાનો ઉલ્લેખ કરવો જોઈએ મૂલ્યાંકન માળખામાં એ વિષે પણ વાત કરવામાં આવશે કે CIE માટે કેટલી ટકાવારી છે તેના ઘટકો શું છે તેને કેટલો ભાર આપવામાં આવે છે SEE માટે કેટલી ટકાવારી છે અને સંસ્થા અથવા વિશ્વવિદ્યાલય તરફથી આપને કયા પ્રતિબંધો છે ડિઝાઇન તબક્કામાં જે પણ કરવામાં આવ્યું છે તે અહીં મૂકવાની જરૂર છે હાજરી નીતિ સંસ્થા વિશ્વ વિદ્યાલયના ધોરણો અને પ્રશિક્ષકની શરતો અનુસાર ઓછામાં ઓછી હાજરી જરૂરી છે સ્વાયત્ત સંસ્થામાં એક પ્રશિક્ષક પણ અધિક રીતે નિર્ધારિત કરી શકે છે પરંતુ સંલગ્ન કોલેજમાં વિશ્વવિદ્યાલય જ ધોરણો નક્કી કરે છે જેમ કે ઓછામાં ઓછી 75 અથવા 80 ટકા હાજરી અને તેથી વધુ જો કોઈની હાજરી તેનાથી ઓછી પડે તો કયા જરૂરી પગલાં લેવા જોઈએ તે પણ હાજરી નીતિનો ભાગ છે સૂચનાનું સમયપત્રક વર્ગખંડ અને પ્રયોગશાળા સમયપત્રકથી ચોક્કસ તારીખો મળે છે દર વખતે અભ્યાસક્રમ રજૂ કરવામાં આવે ત્યારે તારીખો બદલાશે તેથી તારીખો સાથેનું વ્યાખ્યાનનું આયોજન સૂચનો સમયપત્રક શામેલ કરવાની જરૂર છે અસાઈનમનેટ જો 2 એસાઈનમેન્ટ આપવાના હોય તો શિક્ષકે આ એસાઈનમેન્ટ અગાઉથી તૈયાર કરવાના હોય છે તેઓ વિદ્યાર્થીઓને કયા સમયે આપશે વિદ્યાર્થીઓ ક્યાં સુધી જમા કરાવશે અને એસાઈનમેન્ટ ની પ્રકૃતિ અને તે જૂથમાં કરવાનું છે કે વ્યક્તિગત એસાઈનમેન્ટ છે આવું ઘણું બધું ૨ અસાઇનમેન્ટ છે કે ૩ અસાઇનમેન્ટ છે અને તારીખો સહિત તમામ વિગતો એકસાથે મૂકવાની જરૂર છે પરીક્ષણો અને એસાઈનમેન્ટ માટે મૂલ્યાંકન પ્રક્રિયાઓ અને જો કોઈ રુબ્રિક્સ નો ઉપયોગ કરવામાં આવે છે તો મૂલ્યાંકનના તમામ માળખા અથવા પરીક્ષણો અને એસાઈનમેન્ટ નો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવો જોઈએ ઉદાહરણ તરીકે એક એસાઈનમેન્ટ માં માત્ર 2 સમસ્યાઓ હોય શકે છે પરંતુ અસાઇનમેન્ટ માં થોડા પ્રશ્ન સમજણને લગતા અને થોડા પ્રશ્ન અભ્યાસને લગતા હોઈ શકે છે અસાઈનમનેટ મોડા જમા કરાવવાની નીતિ જો અસાઈનમનેટ જમા કરાવવાને સંબંધિત કોઈ લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ હોય તો વિદ્યાર્થી નિર્ધારિત સમય પછી કંઈપણ જમા કરે તો તે સ્વીકારશે નહિ અસાઈનમનેટ મોડા જમા કરાવવાની નીતિ અગાઉથી બનાવવી જોઈએ અને વિદ્યાર્થીને જણાવવી જોઈએ કેટલીકવાર આપની પાસે પૂરક પરીક્ષા અથવા કાર્ય નીતિ હોય છે જો અસાઈનમનેટ માં અહેવાલોનો સમાવેશ થાય છે તો સંદર્ભ આપવા માટેની અવતરણ શૈલીની જાણ કરવી જોઈએ સંદર્ભ કેવી રીતે આપવા જોઈએ તે દર્શાવવા માટે નમૂનાઓ આપી શકાય છે વર્તન અપેક્ષાઓ પ્રશિક્ષકો વિદ્યાર્થીઓ પાસેથી શું વર્તન અપેક્ષાઓ રાખે છે વર્ગમાં આવવાના સમય સેલ ફોન નો ઉપયોગ મોબાઇલ ઇન્ટરનેટ ઉપકરણો અને લેપટોપ ના ઉપયોગ સંદર્ભે વિદ્યાર્થીઓ જાણવા માંગે છે કે કોઈ શંકા હોય તો તેઓ શિક્ષકને ક્યારે મળી શકે જો પ્રશિક્ષક એવું કહી શકે કે તે સપ્તાહમાં આટલા કલાક માટે ઉપલબ્ધ છે અને કોઈ પણ ફક્ત તે અભ્યાસક્રમના સંબંધમાં તમને મળી શકે છે જો કોઈ શિક્ષણ સહાયકો હોય તો કેવી રીતે સંપર્ક કરવો જોઈએ તેની માહિતી પણ આપવામાં આવે છે હમણાંથી કોલેજો સંસ્થાઓને અલગ રીતે સક્ષમ વિદ્યાર્થીઓની દિવ્યાંગોની નોંધણી માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે જો દિવ્યાંગ વિદ્યાર્થીઓ હોય તો ઉપલબ્ધ વિશિષ્ટ વ્યવસ્થાનો પણ સ્પષ્ટપણે ઉલ્લેખ કરવો જોઈએ NAAC અને NBA બંને સ્પષ્ટપણે દિવ્યાંગો માટેની વ્યવસ્થા વિશે કોલેજો સંસ્થાઓ પાસેથી માહિતી માગે છે આપણે જોઈ શકીએ છે તેમ અભ્યાસક્રમના ઘટકોમાં લગભગ 17 18 વસ્તુઓ છે અને જો આપને એવું લાગે કે આમાંની કોઈપણ વસ્તુઓ આપના સંદર્ભમાં અથવા આપના અભ્યાસક્રમથી સંબંધિત નથી તો તેને કાઢી શકાય છે આજકાલ દરેક વ્યક્તિ પાસે ઇન્ટરનેટ ઉપકરણો સુલભ છે આપ વર્ગના પ્રથમ દિવસે જ આને વોટ્સએપ પર મૂકી શકો છો અને વિદ્યાર્થીઓને આપી શકો છો અથવા અભ્યાસક્રમ શરૂ થાય તે પહેલા આ અભ્યાસક્રમ માટે નોંધાયેલા વિદ્યાર્થીઓને આપી શકાય છે વિદ્યાર્થીઓ પાસેથી શું અપેક્ષા રાખવામાં આવે છે તે ખૂબ જ સ્પષ્ટ કરવામાં આવે છે જેથી કોઈ ગેરસમજણો અને તેના પરિણામો ન આવે કારણ કે વિવિધ ટેકનોલોજી છે આપે સંસાધનો માટે આયોજન કરવાની જરૂર છે અલબત્ત એવું થઇ શકે કે આપને કંઈક જોઈએ છે પરંતુ તે સંસ્થામાં ઉપલબ્ધ ન પણ હોય તેથી સંસાધનોના સંદર્ભમાં સત્ર શરૂ થાય તે પહેલાં આપે થોડી અગાઉથી કાર્યવાહી કરવી જોઈએ ઉદાહરણ તરીકે વિદ્યાર્થીઓની સંખ્યા અને ડિલિવરી તકનીકની પસંદગીના આધારે અભ્યાસક્રમ ચલાવવા માટે જરૂરી સંસાધનોનું આયોજન કરવું જોઈએ તે આયોજનનો હેતુ છે જો સમૂહ ચર્ચાઓ વર્ગખંડની નોંધપાત્ર પ્રવૃત્તિ છે તો ફર્નિચર એવું હોવું જોઈએ એ જેથી આવી પ્રવૃત્તિ થઇ શકે જો બેન્ચ અને ખુરસીઓ ચુસ્ત હોય તો સમૂહ ચર્ચા કરી શકાય નહિ જોકે હમણાં તે ખૂબ જ અગત્યનું નથી પરંતુ આ વધવાની સંભાવના છે જો વિદ્યાર્થીઓ વર્ગખંડમાં લેપટોપ અથવા ટેબલેટ સાથે કામ કરવાના હોય તો ફર્નિચર વીજ પુરવઠો જોડાણો અને વાઇ ફાઇ મોડેમ ઉપલબ્ધ હોવું જોઇએ જો LCD પ્રોજેક્ટર નો ઉપયોગ કરવાનો હોય તો તે સ્પષ્ટ કરવું જરૂરી છે કે પ્રોજેક્ટર ની સાથે જોડાણ કેવી રીતે કરવાનું છે શું શિક્ષકે તેનું લેપટોપ લાવવું પડશે ઉદાહરણ તરીકે મેં કોઈને વ્યાખ્યાન માટે આમંત્રિત કર્યા હોય તે ફક્ત પેન ડ્રાઈવ લાવી શકે છે શું કોઈ પેન ડ્રાઈવ લગાવી શકે અને વ્યાખ્યાન આપી શકે છે જો આપ લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ નો ઉપયોગ કરીને અભ્યાસક્રમ ચલાવો છો તો LMS સાથે જરૂરી જોડાણ કરવું પડશે જો આપ MOODLE નો ઉપયોગ કરી રહ્યા છો અને જો વિદ્યાર્થીઓએ નાની પ્રશ્નોત્તરીનો જવાબ આપવાનો છે LMS નો ઉપયોગ કરીને પ્રશ્નોત્તરી બનાવી શકાય છે જ્યાં સુધી આપની પાસે વર્ગમાં વાઇ ફાઇ જોડાણ ન હોય ત્યાં સુધી વિદ્યાર્થીઓના જવાબો એકત્રિત કરી શકાતા નથી કેટલાક પ્રશિક્ષકો ફ્લિપચાર્ટ્સ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવા ઈચ્છે છે મોટા નકશા બતાવી શકે છે કલાકૃતિઓ બતાવી શકે છે ઉપકરણ દર્શાવી શકે છે અથવા પ્રયોગ કરી શકે છે આમાંની ઘણી વ્યવસ્થાઓ માટે લાંબા ગાળાના આયોજનની જરૂર પડે છે અને કોઈ એવી અપેક્ષા ના કરી શકે કે આપ સીધા વર્ગમાં જાઓ અને આ તમામ બાબતો ઉપલબ્ધ હોય ઉદાહરણ તરીકે કાર્નેગી મેલોન યુનિવર્સિટીના પ્રાધ્યાપક એન્ડી પોશ એક મુદ્દો સાબિત કરવા માટે કરતા હતા કોઈ પણ હેતુ માટે તે ઉત્પાદનની ડિઝાઇન વિશે વાત કરવા માટે તે વર્ગમાં એક વિચિત્ર વસ્તુ કરતા હતા તેઓ એક કાર્યરત સીડી પ્લેયર લાવશે અને મોટો હથોડો લાવશે અને પહેલા તેને તોડશે અલબત્ત અમે આપને કોઈને ભલામણ કરવા જઈ રહ્યા નથી કે આપે કંઈક લાવવાનું શરૂ કરવું જોઈએ અને તેને વર્ગમાં તોડવું જોઈએ પરંતુ તેમની કામ કરવાની પોતાની રીત હતી તેથી શિક્ષક જે કંઈ કરવા માંગે છે તેનું અગાઉથી આયોજન કરવું જોઈએ પ્રશિક્ષકને પણ વિદ્યાર્થીઓનો ખ્યાલ હોવો જોઈએ મારી પાસે કેવા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે આપ બધાને એક સમાન માનીને એવું ના કહી શકો કે અમુક વિદ્યાર્થીઓને બાદ કરતાં બધા વિદ્યાર્થીઓ ખરાબ છે તેવી પરંપરાગત ધારણા બાંધવી એ સારી બાબત નથી ભારતમાં એવું માનવામાં આવતું હતું કે ઇજનેરી શિક્ષણ કોઈપણ કરી શકે છે અને તે અર્થપૂર્ણ રોજગાર મેળવવાનો એક માર્ગ છે ૯૦ ના દાયકાની શરૂઆતમાં ઘણું સામાજિક દબાણ હતું અને માતાપિતા ઇચ્છતા હતા કે તેમના બાળકો ઇજનેરી શાખામાં અભ્યાસ કરે અને ઇજનેરી સંસ્થાઓનો અભૂતપૂર્વ વિકાસ થયો સંસ્થાઓનું ખાનગીકરણ પણ થયું આપે બેઠકો ભરવી પડશે અને એકવાર આપ બેઠકો ભરો તો ફરી એકવાર વિદ્યાર્થીઓની પ્રવેશ સ્તરની ક્ષમતા ઘટાડવા માટે રાજકીય અને અન્ય સામાજિક દબાણ એમ બંને દબાણ આવશે જે કોઈ પણ ઉતીર્ણ થાય માનો કે ૪૦ ટકાએ જ ઉતીર્ણ થાય છે તો પણ ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવવા લાયક છે અને આપ જુઓ તો KCET કર્ણાટક સામાન્ય પ્રવેશ પરીક્ષા માં આપનો 50000 મો ક્રમ હોઈ શકે છે પરંતુ ક્રમ હોવો જરૂરી છે 50000 ક્રમ ધરાવનાર વ્યક્તિ પણ આવી શકે છે અને ઇજનેરી અભ્યાસમાં જોડાઈ શકે છે આપની સામે એવી પરિસ્થિતિ હોય એટલે કે આપ સમાનતા ઈચ્છો છો નિષ્પક્ષતાનો અર્થ એ થશે કે તમામ સામાજિક સ્તર તમામ આર્થિક વર્ગના લોકોને તેમની બૌદ્ધિક ક્ષમતાઓને ધ્યાનમાં લીધા વગર ઇજનેરી અભ્યાસ કરવાની તક હોવી જોઈએ આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે તે ઉપલબ્ધ હોવું જોઈએ ફી અથવા ઘરથી અંતરની દ્રષ્ટિએ તેમાં પ્રવેશ મેળવવું ખૂબ મુશ્કેલ ન હોવું જોઈએ આ બંને કારણોસર ઇજનેરી સંસ્થાઓનો જબરદસ્ત વિકાસ થયો છે વર્ગખંડમાં આપે જોવું પડશેઆપની પાસે વ્યાપક રીતે અલગ અલગ ક્ષમતાઓ ધરાવતા વિદ્યાર્થીઓ છે આ સંસ્થાઓમાં શિક્ષકો તેના વિશે ફરિયાદ પણ કરી શકતા નથી કારણ કે અસ્તિત્વ માટે કોઈ કારણ નથી સંસ્થા આપને રોજગાર આપી રહી છે આપ શિક્ષક છો અને આપની પાસે આ વિદ્યાર્થીઓ છે તેથી આપે ફક્ત આપના વિદ્યાર્થીઓ અને અભ્યાસક્રમ સાથે શ્રેષ્ઠ કામ કરવાની જરૂર છે આપે આપના વર્ગ અને આપના વર્ગના પ્રકારને અનુરૂપ સૂચનાને વ્યવસ્થિત કરવી પડશે વર્ગની ક્ષમતા અને પ્રેરણા નો શિક્ષણ અને શીખવા પર ખૂબ પ્રભાવ પડશે જો કોઈ અભ્યાસક્રમ માટે ઘણા વિભાગ હોય તો વિદ્યાર્થીઓની આ રૂપરેખા દરેક વર્ષ અથવા વિભાગમાં અલગ અલગ હોય શકે છે વિદ્યાર્થીઓની અંદાજિત રૂપરેખા બનાવવી જોઈએ મનોવૈજ્ઞાનિક સાથે પરામર્શ કરીને આ બનાવી શકાય છે તે વિદ્યાર્થી ક્યાંથી આવ્યા છે તેનું અગાઉનું પ્રદર્શન કેવું હતું તે માહિતીના આધારે આપ માનસિક ક્ષમતાઓ અને પ્રેરણા જેવી રૂપરેખા બનાવી શકો છો ઉદાહરણ તરીકે આપમાંથી ઘણા શિક્ષકોએ આ પ્રેરણાના મુદ્દાનો અનુભવ કર્યો હશે કારણ કે ઇજનેરી અભ્યાસક્રમ માટે એકદમ શૂન્ય પ્રેરણા ધરાવતા વિદ્યાર્થીઓને તેમના માતાપિતા ઇજનેરી કરવા માટે દબાણ કરે છે આ વિદ્યાર્થીઓ ક્યારેક બળવો કરે છે અને પ્રદર્શન કરવા ઇચ્છતા નથી કેટલીકવાર તેઓ પોતાને ગોઠવવા માટે સખત સંઘર્ષ કરે છે હું 5 સ્તરોમાં વિભાજીત કરું છું અને વિદ્યાર્થીઓની સંખ્યા જો મારી પાસે 60 વિદ્યાર્થીઓ હોય તો તેમની ક્ષમતા અને પ્રેરણાને ધ્યાનમાં રાખીને વહેંચવામાં આવે છે જો હું તે મેળવી શકું તો આ પૃષ્ઠભૂમિના આધારે મારી સૂચનાનું આયોજન થાય છે એવું નથી કે હું આ સંદર્ભમાં એક સૂત્ર બનાવી શકું શિક્ષકની વિદ્યાર્થીઓ વિશેની ધારણાના આધારે શિક્ષકે કહેવું પડશે કે તેઓ ખરેખર કયા સ્તરે સૂચનાનું આયોજન કરે છે અને અભ્યાસક્રમનું સંચાલન કરે છે અમે ઇચ્છિએ છીએ કે આપ જે અભ્યાસક્રમ ચલાવી રહ્યા છો આપે જે અભ્યાસક્રમ શીખવ્યો છે અથવા જેનાથી પરિચિત છો તેનો અભ્યાસક્રમ લખો આપ એવું કરી શકો કે અમે જે ૧૭ ૧૮ વસ્તુઓ વિષે વાત કરી તે જુઓ મોટાભાગની વસ્તુઓ પહેલાના તબક્કામાં થઈ ચૂકી છે આ વસ્તુઓ તે ક્રમમાં ગોઠવો જો આપ અમને તે બતાવી શકો તો અમને ગમશે આગામી એકમ જે અમલીકરણનો તબક્કો 2 છે આપણે અમલીકરણના તબક્કાની બાકીની પ્રક્રિયાને જોઈશું ધ્યાન આપવા બદલ આભાર